આમ આ આના જેવું બીજું ઉદાહરણ લઈશું આમ મારો અર્થ આ પહેલાં છે જ્યારે તે ફેઝર આકૃતિ દોરવાનું આ પાછલું ઉદાહરણ છે આમ આ કિસ્સામાં કે તમામ પાવર સંતુલન બધું બતાવવામાં આવ્યું છે પરંતુ V1 V2 V3 આપવામાં આવે છે તે એક ફેઝર જથ્થો છે આમ V1 ખરેખર અહીં r V1 એ 38 47 r ખૂણો 59 5 o હતું આમ આ કિસ્સામાં ફક્ત પકડી રાખો આમ આ કિસ્સામાં આ r V1 છે આ તે r V1 છે તે જ રીતે આ rV2 છે અને આ થોડુંક છે ફક્ત પકડી રાખો તો આ r V3 છે આમ હવે આ r V1 છે આમ V1 એ 0 છે હું અહીં 38 47 ખૂણો 59 લખી રહ્યો છું વેક્ટર માટે તેઓ જે રીતે બોલાવે છે તે જ રીતે કરવું પડશે વેક્ટર એ જ વસ્તુનો અભ્યાસ કર્યો છે આમ V1 પછી V2V2 આ એક 76 92 ખૂણો છે 30 5 o પછી આ એક V Vઅહીં કહો કે હું આ 14 2 j 15 92 જેવા લખી રહ્યો છું જો આ બધી વસ્તુ ઉમેરવામાં આવશે તો તે r ને શોધશે જેને r 100 ખૂણો 0 o કહેવામાં આવશે આમ એનો અર્થ એ કે પરિમાણ this 38 47 એટલે 59 એટલે 59 5o o j 38 47 sine 59 5 o આ જ ફેઝ ધ્યાનમાં લેવો જોઈએ પરિમાણ ઉમેરવું પડશે નહીં આ એક અને આ પહેલેથી જ તે વાસ્તવિક અને આંકડાકીય છે અહીં લખેલું છે આમ આમ જ મેં લખ્યું છે આમ સમજી શકાય તેવું આમ હવે પછીનું ઉદાહરણ આપણે આને આમાં લઈ જઈશું આ એક ખૂબ જ રસપ્રદ ઉદાહરણ છે જે ખૂબ મદદ કરશે ઉદાહરણ તરીકે આ એક સરળ શ્રેણી સર્કિટ કરંટ પરિમાણ આ I r 35 એમ્પીયર દ્વારા વહે છે આમ આને ખબર છે કે આ ત્વરિત પોલારીટી કહે છે આ આ છે આ છે અને આ કરંટ આ સર્કિટ શ્રેણી r માંથી પસાર થઈ રહ્યો છે અને આ તે લાગુ વોલ્ટેજ V છે આમ R પર આ વોલ્ટેજ r 25 વોલ્ટ આપવામાં આવે છે આ મુલ્ય કહે છે તે છે 25 વોલ્ટનો ખૂણો જાણીતો નથી અને આ વસ્તુની પર કહો જેનો અવરોધ પણ r છે અને ઇન્ડક્ટન્સ L કહે છે આમ આ એક પર વોલ્ટેજ 40 વોલ્ટ કહે છે આ પરિમાણ છે અને આ એક કેપેસિટર છે જેની પર વોલ્ટેજ V3 કહે છે આમ V3 તેને 45 વોલ્ટ આપવામાં આવે છે આમ તે 45 વોલ્ટ છે આ પરિમાણ છે આ પરિમાણ છે અને આ બિંદુથી આ બિંદુ સુધી આ વોલ્ટેજ V4 કહે છે કે તે 50 વોલ્ટ આપવામાં આવે છે તે 50 વોલ્ટ આપવામાં આવે છે આમ જો DC સર્કિટની જેમ આને ઉમેરતું નથી તો 40 25 મળે તો તે 65 છે તે યોગ્ય નથી કારણ કે ફેઝનો વિચાર કરવો પડશે પરંતુ આપણે જાણતા નથી કે માત્ર પરિમાણ જાણીતું છે પરિમાણો જાણીતા છે આમ જ અહીંથી અહીં 50 વોલ્ટ છે એનો અર્થ એ કે તેનો અમુક ફેઝ ખૂણો છે જે આપણે જોઈશું અને આ કેપેસિટર ની પરનો આ વોલ્ટેજ 45 વોલ્ટ છે આમ આ બધી મુલ્ય નક્કી કરવાની હોય છે આ ફક્ત આ સ્પષ્ટ કરો આ R પછી નાનો r પછી L પછી તે સપ્લાય વોલ્ટેજ ની આવૃત્તિ આ f અને વોલ્ટેજ V છે અને આ કરંટ મુલ્ય છે જે I 35 એમ્પીયર કહે છે આમ હવે જ્યારે આપણે આ સમસ્યાનું નિરાકરણ કરીશું ત્યારે માની લઈએ છીએ કે r V1 મેં કહ્યું 25 વોલ્ટ V2 40 વોલ્ટ V3 45 વોલ્ટ અને આ વોલ્ટેજ 50 ધારો કે V4 50 વોલ્ટ કહો V4 આ બધી મુલ્ય V4 છે કહો 50 વોલ્ટ આમ હવે સામાન્ય રીતે કરંટ i ની મુલ્ય ર ઉદાહરણ તરીકે V3 ભાગ્યા x કહો આમ તેને સમજાવું ઉદાહરણ તરીકે આ સર્કિટમાં કરંટ છે તે શોધવાનું છે આ કરંટ છે સર્કિટ I દ્વારા આ વોલ્ટેજ પરિમાણ 55 r વોલ્ટ જાણીતું છે જે r V3 છે અને કેપેસિટર 50 માઇક્રો ફેરાડે છે તો પછી આ તે જ છે જેને કરંટ ની મુલ્ય કહે છે અને આ જો તે રીએક્ટન્સ છે તે xc છે તો પછી V by x cr I તે 35 છે એમ્પીયર આ પરિમાણ છે આ પણ પરિમાણ છે પરંતુ x c બરાબર છે 1 ભાગ્યા ω c તેનો અર્થ એ કે જો x c 1 ને ω ω c પર મૂકવામાં આવે તો તે V ω c I 35 આ વોલ્ટેજ હશે આ ખરેખર તે V3 છે જે આપણે લીધું છે આમ આ V3 છે આ V3 છે આમ V3 ઓળખાય છે V3જાણીતું છે ω 2 πpi f જેમાંથી f મળશે આમ આ રીતે શોધી શકાય છે કે fનું મૂલ્ય શું છે આમ જો આમાં નજર નાખો આમ V3 ભાગ્યા x છે આમ x 1 ભાગ્યા ω c આમ જેમાંથી આપણે f 2 475 કિલો હર્ટ્ઝ કિલો હર્ટ્ઝ મેળવીશું એ જ રીતે r V1 અવરોધ પરની વોલ્ટેજ r 25 વોલ્ટ છે આમ આ 25 વોલ્ટ છે અને I આ 25 વોલ્ટ મુલ્ય 35 એમ્પીયર છે આમ r 0 આમ અમને R મળ્યું અમને પણ આવૃત્તિ મળી કે હવે પછીની 2 475 કિલો હર્ટ્ઝ આ આકૃતિમાં છે Ω હવે પ્રશ્ન એ છે કે આ દેખાવ જેવા છે સર્કિટ આ રીતે છે જે V 1 અવરોધ છે વોલ્ટેજ પર r 25 વોલ્ટ છે આ મારું V1 અને V2V2 છે V2 ને 40 વોલ્ટ 40 વોલ્ટ આપવામાં આવે છે હવે સર્કિટ આના જેવા હતા આ છે આ નાનો r પછી ઇન્ડક્ટન્સ L છે અને પછી મારો કેપેસિટીન્સ એ છે કે આ નાનો r છે આ L છે હવે વોલ્ટેજ આ બિંદુથી આ બિંદુએ આ આપવામાં આવ્યું છે 50 વોલ્ટ આ r 50 વોલ્ટ છે એટલે કે r V4 આ 50 વોલ્ટ આપવામાં આવ્યું છે આમ આ એક R પરનો આ વોલ્ટેજ આપવામાં આવે છે તે 25 વોલ્ટ છે જે આ પર V1 છે તે પણ આપવામાં આવે છે કે ઇન્ડક્ટર તે 40 વોલ્ટ છે પરંતુ તેમનો ફેઝર જથ્થો એનો અર્થ છે કે ત્યાં કોઈ ખૂણો હોવો આવશ્યક છે આમ આ કિસ્સામાં જેમ કે V1 એ 20 છે અથવા જેને આપણે કહીએ છીએ કે r 25 વોલ્ટેજ ડ્રોપ આપવામાં આવે છે જે 25 વોલ્ટ છે આમ ચાલો તેને સમજીએ આમ આને સંદર્ભ તરીકે કહેવામાં આવે છે કહે છે 25 વોલ્ટ અને V2 આ છે અને rV2 આ એક છે જે 40 વોલ્ટ છે આ rV1 છે અને આ rV2 છે અને આ વોલ્ટેજ V4V અને આ ખૂણો છે કારણ કે આ વોલ્ટેજ પરિમાણ આપવામાં આવે છે આમ તે કિસ્સામાં શું થશે કે પછી કેવી રીતે આપણી પાસે પ્રથમ છે આપણે આ બધા પરિમાણો જાણીએ છીએ આમ આપણે તે ખૂણો શોધવું જોઈએ કે જે ત્રિકોણ માટે તે cosine માટે જવું જોઈએ આમ સામાન્ય રીતે જાણો કે ઉદાહરણ તરીકે ધારો અહીં તે પોતે બનાવે છે તે મને સહાય કરે છે ધારો કે આ ખૂણો A છે આમ તે વિરુદ્ધ હાથ એ છે ધારો કે આ ખૂણો B છે તે વિરુદ્ધ B છે અને આ ખૂણો કહે છે કે તે c છે આમ તે વિરુદ્ધ c છે રેક્ટેંગલ જાણો સામાન્ય રીતે જાણો કે આ અહીં એક છે મેં અહીં A નો અર્થ લીધો છે A theta આમ તે જાણો કે cosine Ab square c square a square divided by 2bc છે આમ તે કિસ્સામાં cosine A નો અર્થ છે તે cosine થેટા છે આ થેટા એ cosine Ar b square c square છે તો આ મારો b છે આમ અહીં તે 50 square c square હશે 25 square a square 40 square 2 b c ભાગ્યા છે આમ હું ફક્ત તે સૂત્રનો ઉપયોગ કરી શકું છું તે પત્ર અમે તેને આ સૂત્ર લખ્યું છે આમ આ ખરેખર મેં કહ્યું છે કે આપણે તે કેવી રીતે કરીશું કે વર્ગ 11 ગણિત પરના ત્રિકોણમિતિ લે છે આમ આ એક 40 square50 square 25 square 25 to 25 cos theta છે આમ અહીંથી આને cos theta મળશે r આ એક આમ આમાંથી cos theta મળશે 0 61 અને આ બાજુ જેનો અર્થ થાય છે r આ 52 4 o આમ તેનો અર્થ એ થાય કે જો તે 50 cos 52 4 o લે છે તો તે ખરેખર બનશે લગભગ 30 આનો અર્થ એ કે આ 25 તેમની r પછી તેમની વોલ્ટેજ ડ્રોપ પણ પછી 30 5 r હતી આ 25 25 5 આમ આ 5 5 છે આ r નાના r પર વોલ્ટેજ ડ્રોપ છે આમ નાના r પરનો વોલ્ટેજ ડ્રોપ 5 5 છે તેનો અર્થ એ કે I નાના r 5 I 35 એમ્પીયર આપવામાં આવ્યું છે આમ નાના r 5 5 બાય r 35 l ગણતરીઓ પછીથી આપવામાં આવે છે અને આ અને આઉભી 50 sine 52 4 o છે આમ તે 39 માં 0 61 છે આમ તેને સમજીએ આમ આમાંથી theta52 5 o અને આ મેં કહ્યું તે 30 5 વોલ્ટેજ ડ્રોપ થઈ જશે જે 5 5 વોલ્ટેજ હશે અને અહીં L પર વોલ્ટેજ ડ્રોપ તે વોલ્ટેજ છે આ L પર r વોલ્ટેજ ડ્રોપ 39 61 o હશે કારણ કે જો આ વસ્તુ લે તો તે r j L ω છે આ તે r ઇન્ડક્ટરનો ઈમ્પીડંસ છે તો આ નાનો r છે અને આ માટે ઉભી પ્રક્ષેપણ 39 આમ આ ઇન્ડક્ટરની પરનો વોલ્ટેજ ડ્રોપ છે જે r V L 39 61 વોલ્ટ છે આમ તેને સમજીએ આમ અહીં હું લખી રહ્યો છું L પરનો વોલ્ટેજ ડ્રોપ 39 61 વોલ્ટ છે આમ Ir મેં કહ્યું 5 આમ r 0 તેવી જ રીતે I X L આ બધી મુલ્ય 39 61 X L છે r L ω છે આમ L 2 pi અને ω ખરેખર અમને તે મળ્યું કે જેને r 2 pi r કહે છે a ω 2 pi આ અહીં અહીં X L L ω તે L 2 pi f છે આમ f અમને 1000 ગુણ્યા 2 475 2 475 કિલો હર્ટ્ઝ મળ્યા છે આમ આમ જ આ ગુણાકારથી તેને હર્ટ્ઝમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે તે કિલો હર્ટ્ઝ હતું આમ ગુણાકાર અને આ 2 pi છે અને આ L 39 જો ગણતરી કરો આ એલ 0 073 મિલી હેનરી બની જશે આમ આ રીતે કરવામાં આવ્યું છે હવે આગળ તે છે જેને સપ્લાય વોલ્ટેજ V કહે છે સપ્લાય વોલ્ટેજ V ખરેખર તે એક સર્કિટ આની જેમ r હતી તે પછી ઇન્ડક્ટર ફક્ત સ્પષ્ટતા આપે છે કે આ r છે પછી નાના r પછી ઇન્ડક્ટર પછી કેપેસિટર અને જેને આ r કહે છે તે એલ છે અને આ r કેપિટલ R છે આમ આ શા માટે અને સપ્લાય વોલ્ટેજ હતું આ એક હતું r સપ્લાય વોલ્ટેજ જે r V છે આ સપ્લાય વોલ્ટેજ છે આ આમાં છે તે આ V1 છે આ V2 આ V3 છે અને આ બિંદુથી આ બિંદુ સુધી અમે તેને V4 માં લીધી આમ V1 એ 25 વોલ્ટ છે V2 40 વોલ્ટ અને V4 જેને 50 વોલ્ટ કહે છે અને V3 r 45 વોલ્ટ આમ તેમાંથી ફેઝર વસ્તુ છે જે આપણે લખી શકીએ છીએ કે V ખરેખર V4 કારણ કે અહીંથી અહીં તે પર V 4 છે આકૃતિ V3 જોવો મારો મતલબ કે જો હું તેને આકૃતિ પર આવું છું જો હું સર્કિટ ડાયાગ્રામ પર આવું છું તે એક ફેઝર જથ્થો છે જેમ આપણે વેક્ટરમાં કરીએ છીએ જો હું ફેઝર આકૃતિ પર આવું છું આ મારું V3 હતું અને આ મારું V4 હતું આમ મારો V4 માફ કરશો VV4 V3 તે જ્યારે પણ હું ટોચ પર એરો નથી લગાવી રહ્યો ત્યારે તે એક ફેઝર છે તે સમજી શકાય તેવું છે આમ VV4 V3 કે V આમ જો ફેઝર સ્વરૂપમાં જો તેને બનાવો તો તે આ કંઈક હશે તો આ છે r V આ V 4 આ r V 4 છે અને આ કુલ અહીંથી અહીં અહીંથી અહીં V 4 પછી આ વોલ્ટેજ અને આ વોલ્ટેજ અહીંથી અહીં તે r V r V1V2 V3 છે કેપેસિટર ની પરનો વોલ્ટેજ જે V 3 કહે છે V3V c છે અને આ ખરેખર છે 45 વોલ્ટ આમ આકૃતિ ત્રિકોણ આકૃતિના 5 મા ફેઝમાં આપણે જોયું છે કે આ 39 61 હતું તેનો અર્થ એ કે અહીંથી અહીં આ ભાગ 45 39 61 હશે કારણ કે VV4 r V3 બનાવે છે તે r V 3 છે આ r V 3 છે આ રીતે આ ખૂબ જ રસપ્રદ સમસ્યા છે આમ પછી જો તફાવત લે છે તો પછી આ ભાગ 45 39 61 હશે આનો અર્થ એ કે આ અમારું કરંટ છે આ બી આખા 25 વોલ્ટ 5 5 છે જે I પરના વોલ્ટેજ ડ્રોપ દ્વારા આમ હું મૂળભૂત રીતે આપણે એમ કહીએ છીએ કે 35 ખૂણો 0 o આ મારો સંદર્ભ બિંદુ સંદર્ભ કરંટ છે આમ અહીં વોલ્ટેજ તે લેગીગ છે તે લેગિંગ છે વોલ્ટેજ લેગિંગ છે કારણ કે અહીં વોલ્ટેજ ફેઝર છે આમ હવે આપણે ગણતરી કરીશું કે આ ખૂણો કરંટ અને વોલ્ટેજ વચ્ચેનો ખૂણો આ ખૂણો આલ્ફા છે આ ખૂણો અહીં આલ્ફા આપવામાં આવ્યું છે આમ તન આલ્ફા હશે જો જોવું તો આલ્ફા હશે આ ઊંચાઈ 5 39 છે ભાગ્યા 25 5 5 આ આનાથી 35 50 આલ્ફા tan inverse હશે આમ આ આપણે ગણતરી કરી છે આ આપણે ગણતરી કરી છે આમ આ તે જ છે જે V 3 અહીં દોરેલું છે કારણ કે કેપેસિટર ની આજુબાજુ વોલ્ટેજ છે આમ તે અહીં દોરવામાં આવ્યું છે જેનો અર્થ છે કે આ તે ઉભી છે તે આ છે જે મેં કહ્યું હતું તો તેનો અર્થ એ કે V હશે અને પરિમાણ અહીં હશે અને વોલ્ટેજ પરિમાણ અહીં વોલ્ટેજ ની પરિમાણ V હશે તે એક ખૂણો ત્રિકોણ છે આમ તે પૂરું થઈ જશે 5 39 વર્ગ અને આ લંબાઈ 25 5 5 છે આમ 30 5 વર્ગ વોલ્ટ ગમે તે આવે આમ માત્ર મિનિટ આમ આમ જ આ ગણતરીઓ કરવામાં આવી છે આ લગભગ 31 વોલ્ટ છે આલ્ફા મેં કહ્યું કે તે tan inverse 5 39 upon 30 5 10 o જશે અને પાવર ફેક્ટરcos 10 o 0 9848 હશે અને તે પરનો વોલ્ટેજ ત્યાં છે અવરોધ આ r છે અને આ r નાના r છે આમ કુલ ઉમેરવામાં આવ્યું અને કરંટ I છે આમ Iવર્ગ r તે 1 0669 કિલોવોટ આવે છે એ જ રીતે P PVI cos alpha બનાવો તો 31 35 0 9848 કારણ કે પાવર ફેક્ટર 0 9 છે આમ આ 1 0669 કિલોવોટ છે તો આ r જવાબ છે આમ તે મેચ કરવું પડશે I વર્ગ r V I cos theta તે મેચ કરવા માટે છે હવે હવે પછીનું બીજું ઉદાહરણ આ ઉદાહરણ છે કે 231 જ્યારે પણ કંઇ ઉલ્લેખ ન થાય તેનો અર્થ એ કે 231 વોલ્ટનો અર્થ તે RMS મૂલ્ય છે અને આપણે માનીએ છીએ કે તે ખૂણો કહે છે ત્યાં સુધી અને જ્યાં સુધી તે સ્પષ્ટ ન થાય ત્યાં સુધી 231 ખૂણો 0 o કહો અને બીજી બાબત એ છે કે લોડ ને 0 8 પાવર ફેક્ટર લેગિંગ આપવામાં આવે છે જ્યારે તેણે કહ્યું કે લેગિંગ છે તેનો અર્થ એ કે જ્યારે પણ વોલ્ટેજ થી કરંટ માં ઘટાડો થાય છે ત્યારે જ્યારે પણ તે પાવર આપે છે કે 0 8 પાવર ફેક્ટર લેગિંગ થાય છે એટલે કે કરંટ વોલ્ટેજ થી લેગીગ છે આમ કરંટ લેગિંગ છે અને તે આપવામાં આવ્યું છે જેને આ લોડ 10 કિલો વોલ્ટ એમ્પીયર જે 10000 વોલ્ટનું એમ્પીયર છે અને આ લોડ છે હવે આપણે શું કરવાનું છે કે ધારો કે આપણે પાવર ફેક્ટરને 0 95 કહેવા માટે 0 8 હતી તે સુધારવા માંગીએ છીએ પરંતુ હવે આપણે તે પાવર ફેક્ટરને 0 9 પર કરવા માગીએ છીએ જેના માટે આપણે એક શંટ કેપેસિટર જોડ્યું છે આમ આપણે એ જાણવાનું છે કે કેપેસિટર ને જોડ્યા પછી IC અથવા I છે અને લોડ કરંટ શું છે તેનો અર્થ એ કે આ સમસ્યા વ્યાખ્યાયિત કરે છે આમ જુઓ કે કેપેસિટર નાખતા પહેલા આપણે જ્યારે કેપેસિટર જોઈએ છીએ તે પહેલાં અને પછી લોડ શન્ટ કેપેસિટર 0 95 લેગિંગ અને કરંટ પાવર ફેક્ટર બનાવવા માટે C નું મૂલ્ય કેટલું છે આ સર્કિટ આ ત્યાં ન હોવી જોઈએ તે સમયે ત્યાં ન હોવું જોઈએ I IL હોવું જોઈએ આ ત્યાં નથી આ જોડેલ નથી તે સાદી સર્કિટ છે તે સરળ સર્કિટ છે તો માની લો કે આ દૂર થાય છે આ દૂર થાય છે આમ કરંટ આની જેમ વહેશે આ દૂર થાય છે અને આ વોલ્ટેજ સ્રોત છે આમ આ તે સમયે I IL આમ તે સમયે આપણે કરંટ શું છે તે શોધવાનું છે અને આ મૂક્યા પછી આપણને તે પાવર ફેક્ટર જોઈએ છે 0 95 હોવું જોઈએ લેગિંગ કરવું જોઈએ તેનો અર્થ એ કે આપણે આના સંયુક્ત પાવર ફેક્ટરને શોધવાનું છે ત્યારબાદ જે માટે C અને IC નું મૂલ્ય શું હશે હું ગણતરી કરીશ આમ તે માટે જ્યારે કેપેસિટર ઇન્સ્ટોલ કરતા પહેલા કરંટ લોડ દ્વારા પહેલેથી દોરવામાં આવે છે મેં તે સમયે કેપેસિટર પર કહ્યું હતું કે કેપેસિટર ત્યાં નથી આમ IL એ વોલ્ટેજ દ્વારા લોડ પાવર કહે છે આમ 10 કેવીએ એટલે કે 10000 વોલ્ટ એમ્પીયર ભાગ્યા 231 વોલ્ટ છે સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે છે તે 43 29 એમ્પીયર છે આમ તે 43 29 એમ્પીયર છે હવે તે પાવર ફેક્ટર 0 8 લેગિંગ છે આમ પાવર ફેક્ટર r છે જેને તે કહે છે તે 36 9 છે એનો અર્થ છે કરંટ ખરેખર ફક્ત એક મિનિટ કરંટ ખરેખર તે છે 43 29 ખૂણો 36 9 o જ્યારે પણ લેગિંગ પાવર ફેક્ટર થાય છે કરંટ લેગીગ છે હવે આ કરંટ 43 29 ખૂણો છે 36 9 9 o હવે અમે જ્યારે કેપેસિટર ને જોડ્યું છે જ્યારે પણ આ સમસ્યા હલ થાય ત્યારે પ્રથમ નોટબુક પર સર્કિટ દોરો પછી એકંદર હકીકત પાવર ફેક્ટર બનાવવા માટે આ વિડિઓ લેક્ચર સાંભળો હવે આપણે તેને 0 95 લેગિંગ કરવું પડશે આમ તે કિસ્સામાં શું થશે કે અમારા cos delta એ કહ્યું હવે નવા પાવર ફેક્ટર કહે cos delta 0 આમ delta 18 2 ઓ તે લેગીગ છે હવે શુદ્ધ કેપેસિટર V અને IC સાથે 90 oનો લીડીગ કરંટ દોરે છે કારણ કે આ પ્રતીક Vનું લંબ છે અને r V એ 90 o થી લીડીગ છે આમ જો જોતા રહો કે આ એક આ કરંટ છે જે શરૂઆતમાં હતું વોલ્ટેજ V 231 ખૂણો 0 o આમ અમે આ IL લીધો છે અને કરંટ માં આ 43 29 છે અને આ ખૂણો 36 છે અથવા કરંટ લેગીગ છે આ 36 9 o છે હવે કેપેસિટર મૂક્યા પછી કેપેસિટર ખરેખર કેપેસિટીવ કરંટ 36 9 o દ્વારા વોલ્ટેજ માં પહોંચશે તો આ IC તો આ જ વસ્તુ જે આપણી પાસે છે તે એક ફેઝર છે આમ જે રીતે વેક્ટર તે જ વસ્તુ કરો જે આપણે તેને વાંચીને તેને IC બનાવી રહ્યા છીએ આમ IC જેના માટે આ ભાગ કે આ delta છે તે આ આપવામાં આવે છે આ ખરેખર એક છે પાવર ફેક્ટર 0 95 હોવો જોઈએ આમ આપણી પાસે ચાર નવા પાવર ફેક્ટર ખૂણો 18 2 o છે અમે પાવર ફેક્ટર 2 95 ને સુધારવા માંગીએ છીએ આમ આ તે q છે અને કહો કે આ y છે આમ જેમાંથી અને આ મારું IL છે તે મારું IL છે કે 43 point r 29 હવે જો કે x બરાબર છે તો તેને સમજીએ આમ x આ મારો x છે આ મારો x છે x r IL r cos 36 9 o આ મારો x છે આમ આડી પ્રક્ષેપણ આમ તે 34 પોઇન્ટ r 63 છે હવે y આ મારો y છે અને આ મારો delta છે તો tan delta y ભાગ્યા x આમ y x tan delta તો એક્સ આપણી પાસે 34 63 અને tan delta delta 18 2 ઓ છે કારણ કે પાવર ફેક્ટર આપણને 0 95 લેગિંગ જોઈએ છે આમ તે 18 2 ઓ છે આમ થેટા r 30 r માફ કરશો 18 2 ઓ માફ કરશો આમ તેનો અર્થ y 11 39 તેનો અર્થ એ કે આ ઊંચાઈ y 11 39 આમ તેનો અર્થ એ કે r IC કરંટ મુલ્ય હશે આ IC હશે 43 29 r 11 પોઇન્ટ જે આવે તે 11 39 આવે છે આ છે કેપેસિટીવ કરંટ ની મુલ્ય 43 29 11 આમ આ મારો I C છે તે તે જ રીતે રેડિયલ દ્વારા બતાવવામાં આવે છે તેનો અર્થ એ કે q ઉભી પ્રક્ષેપણ IL sine theta તો આ મારી q છે આમ તે ખરેખર આવી રહ્યું છે આ વસ્તુ 43 9 o આમ મારો q ખરેખર આવી રહ્યો છે r 26 તો આ મારી ઊંચાઈ છે આમ આ સ્થિતિમાં જેને આ કહે છે તે અમને y y શું 11 39 અને IL મળ્યું આ ખરેખર IL માફ કરશો ઉભી એક માફ કરશો નહીં 43 29 કે આ મારો q છે તે q y આ મારો IC માફ કરશો આ એક q y I C આમ આમ IC q 26 છે અને y અમને r 11 39 મળી જે પણ આવે છે તે મારો કેપેસિટર કરંટ છે હું તેને ચૂકી ગયો મને લાગ્યું કે આ ઉભી લીટી આ મારી I L છે આ 43 આમ તે q y હશે આમ 26 11 પોઇન્ટ r 39 છે આમ આ એક જો આવું કરવું તો આ છે r સપ્લાય કરંટ x વર્ગ y વર્ગ કરીશ 63 વર્ગ 11 39 વર્ગ તે હવે આવશે 36 46 એમ્પીયર અને હવે IC ખરેખર q y ત્યાં ભૂલથી મેં લૂપ કરંટ લીધો આમ કારણ કે તે ત્યાં લખ્યું છે આમ તે ખરેખર શું છે r q y આમ તે 14 61 એમ્પીયર આવી રહ્યું છે આમ IC r ω C V આમ તે જ રીતે જાણો V ω આમ જાણો કે હું કરું છું આમ Cની કિંમત શું છે તે લખી શકો છો આમ આ એક IC આવે છે માફ કરશો કે IC છે 14 61 ω is 2 pi છે તે 50 હર્ટ્ઝની આવૃત્તિ આપવામાં આવે છે અને વોલ્ટેજ 231 છે આમ C 201 માઇક્રો ફેરાડે આનો જવાબ છે આમ તેવી જ રીતે બીજી વસ્તુને આ સમાંતર સર્કિટ 100 વોલ્ટનો અર્થ આપવામાં આવે છે 100 ખૂણો 0 લો 100 ખૂણો 0 અને તે 6 r j 8 છે અને આ r 4 j j 3 છે આમ જો I 1 I 2 શોધવા પડશે આમ આ કિસ્સામાં b 100 ખૂણો 0 સરળ રીતે હું એક સમાંતર સર્કિટ 100 ભાગ્યા 6 j 8 પર 10 ખૂણો 53 2 o એમ્પીયર I 2 ને 100 ખૂણો 0 ભાગ્યા 4 4 j 3 ને 16 j 12 20 ખૂણો 36 પોઇન્ટ r 8 o એમ્પીયર મળશે અને I જે રીતે KCL I 1 I 2 લાગુ કરે છે તે 22 35 ખૂણો 10 3 o હશે આ I છે પરંતુ સરળ ગણતરીની બીજી રીત બનાવવાની છે કે y લખો 1 ભાગ્યા j લખો 1 ભાગ્યા Z છે આમ y 1 r 1 ભાગ્યા Z પર જે 0 06 Z 0 08 આવે છે તો એ જ રીતે y 2 ફક્ત 1 ભાગ્યા j અને અંશ અને છેદ અહીં જ ગુણાકાર 6 j 8 આમ તે 6 વર્ગ 8 વર્ગ હશે એ જ રીતે અહીં પણ અંકોના ભાગાકાર 4 j 3 ગુણાકાર આમ 0 16 j મળશે આ એડમિટન્સ વધુ છે આમ એકમ વધુ છે આમ તે જ અર્થ છે કે y 1 અહીંથી તે y 1 0 0 6 j 0 0 08 માટે આવે છે g 1 પછી 0 06 b 1 0 એ જ રીતે Y 20 16 j 0 12g 2 j b 2 g 2 is 0 16 and b 2 0 12 છે આમ r સમાંતર અવરોધ અવરોધની જેમ મારી પાસે એક જ વસ્તુ છે જે આપણે r 2 પર r 1 1 ભાગ્યા r 2 છે તો અહીં પણ 1 ભાગ્યા j i t Z 1 1 ભાગ્યા Z 2 છે 1 ભાગ્યા Z એ Y છે આમ y y 1 y 2 આમ સમાંતર સર્કિટ માટે એડમિટન્સ માં અવરોધ ઉમેરવાની રીત ઉમેરવી પડશે આમ જો આ ઉમેરશે તો તે Y g j b આ રીતે બનશે g ને કન્ડક્ટન્સ અને b ને સસપટન્સ કહે છે આમ gg 1 g 2 આમ g2 આમ તે 0 22 હશે અને b will beb 1 b 2 તે poi 0 04 હશે આમ Yg jb આમ તે 0 22 j 0 04 વધુ હશે હવેIV by Z પરંતુ 1 by Z YV હશે તો b એ 100 ખૂણો 0 છે અને આ r y છે જો ગુણાકાર કરીશ તો 22 35 ખૂણો 10 3 o એમ્પ પહેલા જેવી જ છે તેવી જ રીતે I 1 V r Y 1 આમ તે r 10 ખૂણો 53 2 o બની જશે પહેલા જેવું એમ્પીયર અને I 2 100 ખૂણો 0 r જેને R y 2 કહે છે આમ જો તે થાય તો આમ તે 20 ખૂણો 36 8 o એમ્પીયર સમાન બની જશે બંને ઈમ્પીડંસ અને એડમિટન્સ બંને પહેલાં લેવામાં આવ્યા હતા અને તે જ જવાબ મળ્યો છે આમ એડમિટન્સ સરળ બનશે કારણ કે સરળતાથી પોલર માંથી રેકતાન્ગલ રેકતાન્ગલ માંથી પોલરમાં રૂપાંતરિત થઈ શકે છે અને આ ફેઝર આકૃતિ V સંદર્ભ તરીકે લેવામાં આવે છે અને V 53 2 o માંથી r 1 1 10 એમ્પીયર I 2 20 એમ્પીયર છે જે 36 8 o દ્વારા લીડીગ છે અને પરિણામે કરંટ I એ b થી 10 3 o દ્વારા લીડીગ છે આમ આ તે છે જેને વોલ્ટેજ અને કરંટ I ની વચ્ચેનું ખૂણો 10 3 છે આમ આ પાવર ફેક્ટર ખૂણો છે આમ પાવર ફેક્ટર cosine 10 3 o આમ 0 9838 અને ઇનપુટ પાવર VI cos theta તે 2198 793 વોટ છે આમ તે જ રીતે P 1I 1 square R 1 બનાવો જે કરંટ 10 વર્ગ 6 ની મુલ્ય છે તો તે 600 વોટ છે શાખા 2 માટે જો I 2 વર્ગ r 2 બનાવું તો તે 20 વર્ગ 4 1600 વોટ છે કુલ અહીં 2200 વોટ છે તે 2198 793 આવી રહ્યું છે કારણ કે આ દશાંશ સ્થાન કાપી નાખવામાં આવે છે જો ત્રણ દશાંશ સ્થાનો લે છે અથવા અહીં પાંચ દશાંશ સ્થાનો લે છે તો 2200 વોટ મળશે ઉદાહરણ તરીકે પાવર ફેક્ટરમાં મેં પાંચમું દશાંશ સ્થાન લીધું છે આમ તે કિસ્સામાં તે એક 2199 પર આવી રહ્યું છે 9 6 જે 2200 વોટ છે અને અહીં ચાર દશાંશ સ્થાન લીધું છે આમ જ તે 198 793 બતાવી રહ્યું છે પરંતુ તે ફક્ત જોવે છે આમ અહીં તે સમાન છે